એન્જિનિયરિંગ ગણિત 1 પરના વ્યાખ્યાનમાં પાછા આપનું સ્વાગત છે અને આજે આપણે ટેલર પોલીનોમીઅલ અને ટેલર સિરીઝ શીખીશું તેથી આ મુદ્દાઓ છે જે તમે આવરી લેશો અને ટેલર પોલીનોમીઅલ થી પ્રારંભ થશે અને પછી ટેલર સીરીઝ માં પાછા આવશું અને કેટલાક ઉદાહરણો જોશું તેથી આ ટેલર નું સૂત્ર જે આપણે છેલ્લા વ્યાખ્યાનમાં શીખ્યા છે તે મીન વેલ્યુ થીયોરમ અથવા કાઉચી મીન વેલ્યુ થીયોરમcauchy's mean value theorem નું સામાન્યકરણ છે તો આપણે માનીએ છીએ કે અહીં ફંક્શન માં બધા ડેરિવેટિવ્ઝ ના ઓર્ડર n પ્લસ 1 સુધી છે કેટલાક ઈન્ટરવલ માં જે બિંદુ x સમાવે છે તે x0 ની બરાબર છે આ હોવા છતાં આપણે આ પોલીનોમીઅલ Pn ડિગ્રી n શોધવાની ઇચ્છા રાખીએ છીએ જયારે પોલીનોમીઅલ આ શરત ને સંતોષશે કે Pn પોલીનોમીઅલ ની વેલ્યુ x પર ૦ છે જે પાછી ૦ પર ફંક્શન ની વેલ્યુ ની સમાન છે બીજું કે આ પોલીનોમીઅલ નું પ્રથમ ડેરીવેટીવ એ ફંક્શન ના પ્રથમ ડેરીવેટીવ ની સમાન છે ત્રીજી શરત એ કે પોઈન્ટ x0 પર પોલીનોમીઅલ નું બીજું ડેરીવેટીવ એ ફંક્શન ના બીજા ડેરીવેટીવ ની સમાન છે તેથી આપણે મૂળભૂત રીતે શું માનીએ છીએ કે આ બધા ડેરીવેટીવ ફંક્શન પોતાને પ્રથમ ડેરીવેટીવ બીજું ડેરીવેટીવ અને n th ડેરીવેટીવનું મૂલ્ય આપે છે તે બધા પોલીનોમીઅલ ના ડેરીવેટીવ સમાન છે તેથી આ પરિસ્થિતિઓ હોવા છતાં આપણે આવા પોલીનોમીઅલ થી શું અપેક્ષા રાખીએ છીએ આપણે આવા પોલીનોમીઅલ ની અપેક્ષા રાખીએ છીએ જો આપણે નિર્માણ કરીએ તો ફંક્શન f ની નજીકમાં નેચરલ રીતે x0 પર ફંક્શન વેલ્યુ 0 હોવી જોઈએ તેથી x0 કેટલાંક પર તેથી 2 ઓર્ડર n ના ડેરિવેટિવ્ઝ સમાન છે પરંતુ સામાન્ય રીતે આપણે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ શરતોને કારણે કે આ પોલીનોમીઅલ ની ડિગ્રી n અને કોઈક રીતે કોઈક ફંક્શન f ને રજૂ કરશે તેથી હવે સવાલ એ છે કે આવા પોલીનોમીઅલ કેવી રીતે બનાવવા તેથી આપણે અહીં ડિગ્રી n ના સામાન્ય પોલીનોમીઅલ ધારીએ છીએ તેથી અમે તે લઈએ છીએ Pnxc0c1x x0c2x x02c3x x03cnx x0n તેથી આ વિશેષ ફોર્મ માં આપણે આ અજાણ્યા c0 c1 અને c2 નું મૂલ્યાંકન કરવાની સુવિધાને કારણે આ પોલીનોમીઅલ લીધું છે પરંતુ કોઈ ડિગ્રી n ની સામાન્ય પોલીનોમીઅલને ધારણ કરી શકે છે તેથી હવે આપણે નિર્ધારિત કરેલી શરતોના આધારે આ કો એફીસીઅંટ ci ને શોધવા માગીએ છીએ અથવા આપણે ઇચ્છીએ છીએ કે આ x0 પોઈન્ટ પર આ પોલીનોમીઅલના n th ક્રમમાં સમાન પોઈન્ટ x0 પર ફંક્શનની સંબંધિત ડેરીવેટીવ સમાન હોવી જોઈએ તેથી આ સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે અહીં આ પોલીનોમીઅલનું પ્રથમ ડેરીવેટીવ બરાબર છે તેથી એકવાર આ સતત થઈ જશે જેથી આ 0 ની બરાબર થઈ જશે અને પછી આપણે બીજુ પદ લઈશું જે અહીં x હશે તેથી આપણે c1 આમાંથી મેળવીશું તેવી જ રીતે અહીંથી 2c2x x0 મળશે પછી આપણે અહીં 3c3 અને તેથી વધુ મેળવીશું પછી જો આપણે બીજા ડેરીવેટીવ કરતાં આગળ વધીએ તો આ પ્રથમ ડેરીવેટીવ ને આપણે ફરીથી ડીફ્રેનસીએટ કરીએ તો તમને અહીં 2 c2મળશે 3⋅2c3 અને આપણે આ પ્રક્રિયાને ફરીથી પુનરાવર્તિત કરશું n th ઓર્ડર ડેરીવેટીવ મેળવવા માટે N th ઓર્ડર ડેરીવેટીવમાં કારણ કે આ n th ઓર્ડર પોલીનોમીઅલ હતું આપણે ફક્ત સતત પદ મેળવીશું જે અહીં n છે અને કો એફીસીઅંટ cn અહીં એક્સપ્રેશનમાં આવશે અને અહીં કોઈ x પદ હાજર રહેશે નહીં કારણ કે પોલીનોમીઅલ એ ડિગ્રી હતી અને પછી આપણે n ટાઈમ્સ ડીફ્રેનસીએટ કર્યું છે તેથી જ્યારે આપણે અવેજી કરીએ ત્યારે આપણે આપણી પ્રથમ સ્થિતિમાંથી બહાર નીકળીએ છીએ કારણ કે આપણી શરતો x0 પરની પોલીનોમીઅલ વેલ્યુ x0પરના ફંકશન વેલ્યુ સમાન હોવું જોઈએ અને ઓર્ડર n સુધીના વધુ ડેરિવેટિવ્ઝ તેથી કાર્યાત્મક વેલ્યુમાંથી આપણણે અહીં Pnx0 મળશે અને આ બધી શરતો નાશ પામશે અને આપણને ફક્ત c1 મળશે તેથી પોલીનોમીઅલ માંથી જ્યારે આપણે x ને x0 થી સબસ્ટીટ્યુટ કરશું ત્યારે આપણને c0 Pn તરીકે મળશે અને Pnx0 એ fn તેથી આપણને c0 f તરીકે મળશે બીજું જ્યારે આપણે આ પ્રથમ ડેરીવેટીવ ને સબસ્ટીટ્યુટ કરીએ છીએ જેથી તમને c1 મળશે ફંકશન ના પ્રથમ ડેરીવેટીવ તરીકે આ સ્થિતિમાંથી ફરીથી c2 તેથી x0 પર બીજું ડેરીવેટીવ મળશે જે આ ફેક્ટોરિયલ 2 દ્વારા વિભાજિત કરતા અને અહી આપણી પાસે cnfnx0n તેથી હવે આ કોએફીસીએન્ટ આપણી પાસે જે છે તે આપણી પાસે પોલીનોમીઅલ છે પોલીનોમીઅલ કહે છે કે આ Pn એ f હશે જે ત્યાં c0 હતો અને આ બધા કોએફીસીએન્ટ અહીં સ્થાનાંતરિત છે તેથી આ તે છે જેને આપણે ઓર્ડર n ટેલર પોલીનોમીઅલ કહીએ છીએ હવે જો તમે અહીં આપેલ ઉદાહરણ જોશો અને એક્સ્પોનેનસીઅલ ફંક્શન નું ટેલર પોલીનોમીઅલ બનાવ્યું છે ઉદાહરણ તરીકે exaround x0 તેથી P0 ડિગ્રી 0 પોલીનોમીઅલ ફક્ત ત્યાં પ્રથમ પદ હશે અને e0 તેથી e0 ફક્ત 1 હશે તેથી ડિગ્રી 0 ની પોલીનોમીઅલ ફક્ત 1 હશે અને જો આપણે આ પ્લોટ કરીએ તો આ એક્સ્પોનેનસીઅલ ફંક્શન નો અહીં લીલો પ્લોટ છે અને 0 ડિગ્રીનો આ પોલીનોમીઅલ ફક્ત એક કોન્સ્ટેન્ટ લાઇન છે તેથી આ 0 1 પોઈન્ટ થી પસાર થતી સીધી રેખા છે અને જો આપણે ડિગ્રીના પોલીનોમીઅલની ગણતરી કરીએ તો આપણે આ f ને 1 તરીકે મેળવીશું અને પછી આપણી પાસે અહીં ડેરિવેટિવ ex છે અને ડેરિવેટિવ ex હશે અને પછી x 0 પર આ ફરીથી 1 થશે તેથી અમારી પાસે ડિગ્રી 1 ની પોલીનોમીઅલ તરીકે 1 x છે જે અહી પ્લોટ કરેલી છે તેથી તે ફરીથી સ્લોપ 1 સાથે સીધી રેખા છે અને હવે જો આપણે આ પ્રક્રિયા ચાલુ રાખીએ તો આપણે P2 અને પછી P3 નું મૂલ્યાંકન કરી શકીએ તેથી P3 ફરીથી આપણે અહીં આ કર્વ સાથે પ્લોટ કર્યું છે અને પછી આગળ જઈશું જેથી આપણે P5 જેવું મળીશું તેથી ઉદાહરણ તરીકે જો આપણે અહીં P5 પ્લોટ કરીએ છીએ તો પછી આ P5 જો તમે જોશો કે તે ખૂબ જ વિશાળ શ્રેણીમાં અથવા આ પોઈન્ટ 0 ની આસપાસ વિશાળ ઇન્ટરવલ માં એક્સ્પોનેનસીઅલ ફંક્શન ની નજીક છે જે અહીં આ વિસ્તરણનો મુદ્દો હતો અને જો આપણે ડિગ્રી 6 અથવા 7 ના પોલીનોમીઅલ માટે આગળ વધીએ તો આપણે એક્સ્પોનેનસીઅલ ફંક્શનની નજીક જઈશું અને તેજ ટેલર પોલીનોમીઅલ નો વિચાર છે તેથી પોલીનોમીઅલ ની ડિગ્રી વધારીને આપણે આપણા ફંક્શનને જેટલું ગમે તેટલું અંદાજ લગાવી શકીએ છીએ અને આ વિશે આગળ ચર્ચા કરીશું તેથી ટેલર પોલીનોમીઅલ અને ફંક્શન વચ્ચે શું સંબંધ છે આનો અર્થ એ છે કે કારણ કે આ ટેલર પોલીનોમીઅલ ટેલર ફંક્શન ને કેટલાક અંદાજમાં રજૂ કરે છે તો હવે આપણે આ Rn ને આપેલ ફંક્શન ની વેલ્યુ અને નિર્માણ કરેલા પોલીનોમીઅલ Pn વચ્ચેના તફાવત તરીકે સૂચવીશું તેથી આ કિસ્સામાં આપણે આનો અર્થ શું કહીએ છીએ Rn આપણે ફંક્શનના આ તફાવત અને પોલીનોમીઅલ Pn ને વ્યાખ્યાયિત કરીએ છીએ અને આ કિસ્સામાં હવે Rn ને રીમેંડર કહેવામાં આવે છે આ કારણ કે આ ફંક્શન ની વાસ્તવિક વેલ્યુ માઈનસ પોઈન્ટ x પરના પોલીનોમીઅલ વેલ્યુ નો તફાવત છે તેથી હવે સવાલ એ છે કે આ Rn નું મૂલ્યાંકન કેવી રીતે કરવું અને મૂલ્યાંકન માટે આગળ વધતા પહેલા આપણે નોંધ્યું છે કે Rn at x0 કારણ કે fx0 Pn અને x0 પર આ પોલીનોમીઅલ નું નિર્માણ x0પર ફંક્શન વેલ્યુની બરાબર છે તેથી આ 0 છે અને તે જ વસ્તુનું પ્રથમ ડેરીવેટીવ તેથી f at x0 નું પ્રથમ ડેરીવેટીવ x0 પરના પોલીનોમીઅલ ના પ્રથમ ડેરીવેટીવની બરાબર છે તે આ પોલીનોમીઅલ નું નિર્માણ હતું તેથી આ તમામ n th ઓર્ડર ડેરિવેટિવ સમાન છે તેથી આ કિસ્સામાં પોઈન્ટ x પર આ Rn અથવા પોઈન્ટ x0 પરનો પ્રથમ ડેરિવેટિવ પોઈન્ટ x0 પર n th ડેરિવેટિવ એ બધા બરાબર 0 છે તેથી આપણી પાસે આ શરતો Rn છે હવે આપણે અહીં બીજું ફંક્શન ધ્યાનમાં લઈએ છીએ જે છે gxx x0n1∀x∈I તેથી આ ફંકશનમાં પણ પ્રોપર્ટી છે જો આપણે આ gx00 હકીકતમાં પહેલું ડેરિવેટિવ્ડ જોયું કારણ કે n પ્લસ 1 અને x માઈનસ 0 પાવર n જે પોઈન્ટ x0 પર પણ 0 થઈ જશે અને તેથી વધુ તેથી અમે આ ડીફ્રેનસીએસન અહીં n th ઓર્ડેર સુધી ચાલુ રાખી શકીએ છીએ અને આ બધા ડેરિવેટિવ્ઝ x0 પોઈન્ટ પર 0 હશે તેથી હવે આપણી શું હાલત છે gx00k01ngn1x0n1 તેથી આપણી પાસે બે ફંક્શન છે એક Rn અને બીજો એક g છે અહીં તેમના ગુણધર્મો સમાન છે કે n ઓર્ડેર સુધી આ બધા ડેરીવેટીવ નષ્ટ અદૃશ્ય થઈ જાય છે તેથી આ કિસ્સામાં જો તે ઇન્ટરવલમાં x પોઇન્ટ તરફ લઈ જાય છે અને ધારો કે x x0 કરતા વધારે મોટો છે તો આપણે એમ પણ માની શકીએ કે x x0 કરતા ઓછી છે અને હવે અમે આ બે ફંક્શન Rn અને g માટે ઇન્ટરવલ x0 થી x માટે કાઉચી મીન વેલ્યુ થીયોરમ લાગુ કરીએ છીએ અને હવે યાદ રાખીએ કે કાઉચી મીન વેલ્યુ થીયોરમ શું હતું કે તમારી પાસે અહી આ ફંક્શન છે Rnx Rnx0gx gRn1g1 હવે જો તમે જોશો કે Rnx00 અને gx00 તેથી આપણી પાસે આ પરિણામ છે ⟹RnxgxRn1g1x01x અમે આ પ્રક્રિયા ચાલુ રાખી શકીએ છીએ તેથી આગળ જો આપણે ફરીથી ઈન્ટરવલx 0 ξ 1 માં ડેરિવેટિવ્ઝ Rn અને g માટે કાઉચી મીન વેલ્યુ થીયોરમ લાગુ કરીએ તો આપણે જે મેળવીશું કારણ કે આ પ્રથમ ડેરિવેટિવ્ઝ પણ 0 છે તેથી ફક્ત આપણે પરિણામ મેળવીશું કે RnxgxRn2g2 હવે આ ઈન્ટરવલ વચ્ચેના કેટલાક પોઈન્ટ કે જે આપણે x0 થી 1 ધ્યાનમાં લીધા છે અને હવે અમે આ કાઉચી મીન વેલ્યુ થીયોરમ ની પૂર્તિ માટે આગળના ડેરિવેટિવ માટે આગળ આ પ્રક્રિયા ચાલુ રાખી શકીએ છીએ તમને જે મળશે તે અમે n 1th ડેરિવેટિવ સુધી જઈ શકીએ છીએ કારણ કે n th ડેરિવેટિવ સુધી Rn અને g બંને 0 છે તેથી અમે આ પદ સાથે સમાપ્ત કરીશું અને પછી અહીં n1 જે x0 અને n ની વચ્ચે આવેલું છે અને ત્યાં x સુધી સાતત્ય રહેલું છે તેથી આપણે આમાંથી શું મેળવીએ છીએ ⟹RnxgxRnn1n1gn1n1x0n1n1x તેથી આ ફેક્ટોરીઅલ અને પ્લસ 1 પદ અહીં આવી અને પછી આપણી પાસે આ g જે ફંક્શન હતું x x0n1 અને ξ જે અહીં રજૂ કરવામાં આવ્યું છે n1 હવે આપણે આને થી બદલ્યું છે જે આ પોઈન્ટ x0 અને x વચ્ચે ક્યાંક આવેલું છે તેથી અહીં લખવામાં આવ્યું છે કે x0 અને x વચ્ચે આવેલું છે તેથી હવે આપણે નોંધ્યું છે કે આ Rn જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે તે ફંક્શન f અને Pn વચ્ચેનો તફાવત હતો તેથી જો તમે અહીં n1 અને આ રીમાઇન્ડર પદનું ડેરીવેટીવ લેશો તો આનું n1th ડેરીવેટીવ f માઈનસ p નું n1th ડેરીવેટીવ જે x ના n1th ડેરીવેટીવ ની સમાન છે કારક કે n અને Pn નું n1th ડેરીવેટીવ જે ડીગ્રી n નું પોલીનોમીઅલ છે તેથી જો આપણે n 1th ડેરીવેટીવ લઈએ તો આ પદ 0 થઈ જશે અને આપણી પાસે આ Rnn1xfn1x છે અને હવે આપણે અહીં અમારા ફોર્મ્યુલામાં સબસ્ટીટ્યુટ કરી શકીએ છીએ જે અહીં Rnn1 હતું તેથી હવે આપણે આ Rnn1 ની કિંમતને fn1 તરીકે બદલી શકીએ ઠીક છે અમને અહીં પોલીનોમીઅલ મળી છે જે રીમાઈન્ડર પદ છે Rn જે રીમાઈન્ડરના લેરેંજ ફોર્મ છે આ પદને અમે આ ફોર્મમાં આ રીમાઈન્ડરના ફોર્મને ફરીથી લખી શકીએ છીએ તેથી આ ξ જે ત્યાં દેખાય છે આપણે હમણાં જ આ x0θx x0 0θ1 દ્વારા બદલી લીધું છે તેથી જો અહીં θ 0 ની નજીક છે તો આ દલીલ અહીં x0 તરફ આગળ વધી રહી છે જ્યારે થેટા એક તરફ જાય ત્યારે આ દલીલ અહીં ફક્ત x પર જાય છે તેથી આ f ની આ દલીલ x0 અને x વચ્ચે આવેલી છે તેથી તેનો સમાન અર્થ છે જે અન્ય ફોર્મમાં છે તેથી આપણે રીમાઈન્ડરના આ લેગ્રેજ ફોર્મને આ ફોર્મમાં પણ લખી શકીએ છીએ ટેલર થીયોરમ અથવા ટેલર ફોર્મુલા હવે જો તમે સારાંશ આપો તો અમારી પાસે f ફંક્શન છે જે ffx0x x0 ના આ ફોર્મમાં n th ઓર્ડેર પદ સુધી વિસ્તૃત કરી શકાય છે અને પ્લસ આ રીમાઇન્ડર પદ Rnx જેને આપણે હમણાં જ આ ફોર્મ તરીકે લીધું છે જેને રીમાઇન્ડર નું લેગ્રેંજ ફોર્મ કહે છે તેથી ખાસ કિસ્સામાં જ્યારે આપણે n 0 લઈએ છીએ તેથી તેનો અર્થ એ કે તે ક્રમ એક સુધી આપણે આ રીમાઇન્ડર પદ લખવો પડશે તેથી અમે આ f1 મેળવીએ છીએ અને પછી આપણી પાસે આ x માઈનસ કોઈપણ રીતે અથવા x0 આપણે જે પણ ધ્યાનમાં લઈએ છીએ તેથી પછી આ x ξ આ a અને x ની વચ્ચે આવેલું છે અને આ સ્થિતિમાં અમને ટેલર થીયોરમનું આ ફોર્મ મળે છે જે લેન્ગ્રેજ મીન વેલ્યુ થીયોરમ ફોર્મ હતું તેથી આ મીન વેલ્યુ થીયોરમનો આ એક ખાસ કેસ છે જે આપણે આ કિસ્સામાં ફક્ત n 0 મૂકીને જોયો છે તેથી જો આપણે આ ટેલર ફોર્મુલા માં x00 વિસ્તરણનો નિર્ધારિત કરીએ છીએ તો પછી તેને મેક્લરિનMaclaurin's ફોર્મુલા કહેવામાં આવે છે અને ટેલર ફોર્મુલા માં જો તે રિમાઇન્ડર Rn→0 as n → ∞ છે તેથી આ અહીં એક મહત્વપૂર્ણ ટિપ્પણી છે જો આ Rn→0 ને n → ∞ તરીકે તો પછી આપણે ટેલર ફોર્મુલા ને સીરીઝ ફોર્મમાં લખી શકીએ તેથી f અને તેથી તમે અનંત ગાળા માટે ચાલુ રાખી શકો છો અને તેને ટેલર સીરીઝ કહેવામાં આવે છે તેથી x 0 માટે જો આપણે આ x00 કહ્યું તો પછી તેને મેક્લરિનMaclaurin's સીરીઝ કહેવામાં આવે છે તેથી આપણે આ છેલ્લી ટિપ્પણી ફરીથી જોઈ છે તેથી તે ટેલર અથવા મકલરિન્સ સીરીઝના આરંભ માટે જરૂરી અને પૂરતી છે જે Rn→0 as n → ∞ છે કારણ કે તે સરળ ફંક્શન સીરીઝ ના ઉદાહરણો છે તેથી સરળ મતલબ કે આપણી પાસે જે કંઇ પણ છે તેના ડેરીવેટીવ છે પરંતુ ટેલર સીરીઝ વિસ્તરણના સ્થાને દરેક જગ્યાએ ફેરવાય છે કારણ કે વિસ્તરણના એક પોઈન્ટ ના નિર્માણ મુજબના ફંક્શન જેટલી જ વેલ્યુ હશે અને આ સરળ ફંક્શનના ઉદાહરણ સંદર્ભ લો 1835 છે જેના ટેલર સીરીઝ કેટલાક અન્ય ફંક્શનમાં રૂપાંતરિત કરે છે અને દાખલા તરીકે તમે આ ઉદાહરણ લો fxe 1x2x≠0 0x0 તેથી x 0 ની બરાબર નથી અને x 0 ની બરાબર છે તેથી આ સ્થિતિમાં કોઈ સરળતાથી બતાવી શકે છે કે સમય સંદર્ભ 1901 fn તેથી જો આપણે અહીં આ ફંક્શનનું ડેરીવેટીવ કરીએ તો e 1x2 જે હું આ ગણતરીઓ નથી કરી રહ્યો પરંતુ કોઈ પણ સરળતાથી આ ફંક્શનના કોઈપણ ક્રમમાં બધા ડેરીવેટીવ પર ગણતરી કરી શકે છે જે 0 પર ૦ હશે અને તો પછી જો આપણે x 0 ની આસપાસ ટેલર સીરીઝ અથવા અન્ય મક્લરિન સીરીઝ લખીશું તો આપણને મળશે કારણ કે બધા ડેરીવેટીવ 0 છે તેથી તમે મળશે 00⋅x0⋅x2⋯0⋅xn અને પછી આપણે અહીં જોઈએ છે કે x ની કિમંત કંઈપણ લઈશું તો મેક્લરિન સીરીઝ 0 આપશે તેનો અર્થ એ છે કે સીરીઝમાં જે પણ x હોય સીરીઝ 0 રહેશે પરંતુ તે ફંક્શનના ફંક્શનમાં રૂપાંતરિત થતું નથી x≠0e 1x2 માટે તેથી તે ખૂબ જ સરળ ઉદાહરણ છે જ્યાં આપણે જોઈ શકીએ કે આ મક્લરિન અથવા ટેલર સીરીઝ ફંક્શનમાં રૂપાંતરિત થતી નથી હવે ચાલો ex માટે મક્લરિન સીરીઝ નું આ ઉદાહરણ લઈએ તેથી આપણે આ ફંક્શન એક્સપોંશનલ માટે જે પણ ડેરિવેટિવ લઈએ છીએ તે ફક્ત એક્સપોંશનલ x છે અને 0 પર આપણી વેલ્યુ 1 છે તેથી n ની તમામ વેલ્યું માટે આ ફંક્શન નાં એક્સપોંશનલ ફંક્શન ના બધા ડેરિવેટિવ્ઝ 1 છે તેથી આપણે સરળતાથી આ મેક્લેરિન સીરીઝ લખી શકીએ છીએ જે ex1xx22 Rnx બધા ડેરીવેટીવ 1 છે અને xnn Rn તેથી Rn એ રીમાઈન્ડર પદ છે જે આપણે હમણાં જોઈ કે રીમાઈન્ડર પદ Rnxx x0n1n1 fn1x0θx x0 તેથી અહીં જો આપણે આ x00 ને બદલીએ તો આપણને આ રીમાઇન્ડર મળે છે Rnxxn1n1 eθx0θ1 તેથી હવે તમે જોશો કે આ Rn ને n→∞ તરીકે શું થાય છે જો આ કેસ છે જો Rnx→0 ને n → ∞ તરીકે તો પછી આપણે મક્લરિન સીરીઝ ને એક્સ્પોનેનસીઅલ ફંક્શન x લખી શકીએ તેથી અહીં ફરી આપણે નોંધ લઈએ છીએ કે આ મક્લરિન થીયોરમ છે તેથી જો આ પદ n→∞ તરીકે 0 પર જાય છે તો આ કિસ્સામાં આપણે આ એક્સ્પોનેનસીઅલ ફંક્શનને સીરીઝ તરીકે લખી શકીએ છીએ તેથી અમે આ Rn ને દૂર કરી શકીએ છીએ અને પછી આપણે આગળની શરતોને સીરીઝ તરીકે ચાલુ રાખી શકીએ છીએ તો ચાલો તપાસીએ તેથી આ Rn રીમેન્ડર છે Rnxxn1n1 eθx0θ1 અને જો તમે રીમેન્ડર તરીકે xn1n1 eθx એબ્સોલ્યુટ વેલ્યુ લોછો તો પછી આપણે નોંધ્યું છે કે આ x માટે આ eθx ફાઈનાઈટ કોન્ટીટી હશે તેથી આ ખલેલ પહોંચાડશે નહીં કારણ કે અહીં કોઈ n નથી તેથી જો હવે આપણે આ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ કે n→ ∞ પછી શું થશે આપણે જોવું જોઈએ કે જ્યારે x જ્યારે n→∞ તો આ ∞ થાય છે અને અહીં જ્યારે પણ આ x ઉદાહરણ તરીકે 1 કરતા મોટી સંખ્યા છે તો આપણ ∞ પર જઇ રહ્યો છે તેથી આપણે ખાલી કહી શકીએ નહીં કે n જ્યારે પર જાય છે ત્યારે આ પદ નું શું થશે તેથી આપણે આ લીમીટ ને કાળજી પૂર્વક તપાસવી પડશે કે જ્યારે n એ ∞ પર જશે ત્યારે આ પદ નું શું થશે તેથી આપણે x ની નિશ્ચિત કિંમત માટે શું માનીએ છીએ આપણે હંમેશા x જેટલી ખૂબ મોટી સંખ્યા હોઈ શકે તે શોધી શકીએ છીએ પરંતુ આપણે પ્રાકૃતિક સંખ્યા n શોધી શકીએ છીએ કે | x | ની વેલ્યુ એ n કરતા વધારે છે તેથી આપણે અહીં જે પણ x લઈએ છીએ તે પછી આ N કેપીટલ N આપણે આપણે | x | કરતા મોટી સંખ્યા લઈએ છીએ આ પછી આપણે ફોર્મ્યુલા માં જે દેખાય છે તે એક નાના n ને પણ ધ્યાનમાં લઈશું તેથી જે આ નંબર n કરતા પણ મોટો છે હવે આપણે આ પદ ને ધ્યાનમાં લઈએ xn1n1 xn11⋅2⋅⋯⋅n1 તેથી આપણે ગુણાકાર ના ફોર્મ માં નીચે લખી શકીએ છીએ તેથી 1 ફેક્ટોરીયલ x દ્વારા વિભાજિત ફેક્ટોરીયલ x જે ફરીથી 2 અને તેથી વધુ દ્વારા વિભાજીત છે આપણે હવે ચાલુ રાખી શકીએ છીએ માત્ર આ પદ જુઓ જે આ N 1 પદ પછી દેખાશે તેથી xN આ અહીં xN1 પણ છે અને તેથી આગળ પણ છે તેથી આ પદ અહીં xN તેથી આ અભિવ્યક્તિ માંથી આપણે શું જોઈએ છીએ xN1 અને હવે જો આપણે ધારી શું કે જો આપણે આને q તરીકે ધારીશું તેથી આપણી પાસે અહીં q છે અને આ હકીકતમાં N1 દ્વારા વિભાજીત છે તો આ q કરતા ઓછું છે અને અહીં અન્ય તમામ પદ q થી ઓછી છે તેથી ફરીથી તમે નોંધ લો કે આ nN છે તેથી અમે આ N 1 ટર્મ સુધી ગયા તેથી આતે આ N સાથે આ મધ્યમાં ક્યાંક હશે અને હવે આ q જે આપણે નોંધ્યું કે xN1 છે તેથી આપણે હવે જોઈએ કે આપણે આસમાનતા ને તે અસમાનતા દ્વારા બદલી શકીએ છીએ તેથી લેસ ધેન ઇકવલ less than equal to કારણ કે અહીં આપણી q દ્વારા બદલાવ કર્યો છે અને આ એક q 1 દ્વારા બદલાઈ જશે અને q આપણ q થી ઓછો છે આ બધા પદ q થી ઓછી છે તેથી હવે આપણી પાસે અહીં ઘણા q છે તેથી N 1 ટર્મ પહેલાથી જ છે અને પછી કુલ ટર્મ n1 હતા તેથી જો આપણે હવે કુલ ટર્મ n 1 ફરીથી લખીએ અને આ ટર્મ n 1 છે જ તો n1 તેથી આ સંખ્યા અહીં n N 2 છે અને xN 1N 1 અને હવે આપણે અહીં આ કેસમાં લીમીટ લઈ શકીએ અને જ્યારે n → a છે અને q1 છે તેથી આ n → ∞ આ n અહીં તે ઈન્ફીનીટી પર જાય છે અને q1 આ 0 પર જાય છે અને અહીં કેટલીક નિશ્ચિત સંખ્યા દેખાઈ રહી છે તેથી આ બધી 0 પર જાય છે તેથી આ રીમેન્ડર ટર્મ ની એબ્સોલ્યુટ વેલ્યુ 0 પર જાય છે તો આપણે જે જોયું છે કે આ રીમેન્ડર ટર્મ જે રીમેન્ડર ટર્મ નો એક ભાગ હતો તે ટર્મ 0 પર જાય જેમ n→∞ પર જાય છે તેના કરતા ઓછી છે અને આપણે નિષ્કર્ષ પર આવી શકીએ કે Rn 0 તેથી આ સંદર્ભો છે જેનો ઉપયોગ આ વ્યાખ્યાનો અને નિષ્કર્ષની તૈયારી માટે કરવામાં આવ્યો હતો તેથી આજે આપણે જે શીખ્યા છે તે ટેલર ફોર્મ્યુલાTaylor's formula છે અને તે ડીફ્રેન્સીઅલ કેલ્ક્યુલસમાં ખૂબજ મહત્વપૂર્ણ વિષય છે તેથી ફંકશન જે પૂરતું સરળ છે તેને આપણે f f તરીકે લખી શકીએ છીએ તેથી તે ઉપર આ Rn ટર્મ જેને રીમેંડર ટર્મ કહેવામાં આવે છે અને આ રીમેંડર ટર્મ fn1n1 x x0n1 નું એક ફોર્મ છે અને જેને આપણે આ પોલીનોમીયલ ટર્મ કહીએ છીએ ટેલર પોલીનોમીયલ ટર્મ Taylor's polynomial term અને આખું પરિણામ જેને ટેલર ફોર્મ્યુલા કહેવામાં આવે છે અને પછી આપણે એ પણ અવલોકન કર્યું છે કે જ્યારે Rn→0 જેમ n → ∞ તો પછી આપણે ટેલરની આ ફોર્મ્યુલાને સીરીઝ ની ટર્મમાં લખી શકીએ છીએ જેને ટેલર સીરીઝ કહેવામાં આવે છે તમારું ધ્યાન બદલ આભાર